ઇન્ડસ્ટ્રી 4 0 નું બીજું એક મહત્વપૂર્ણ પાસા એ વ્યવસાયનો દ્રષ્ટિકોણ છેસ્માર્ટ અને કનેક્ટેડ બિઝનેસ પરિપ્રેક્ષ્ય વ્યવસાયના દૃષ્ટિકોણથી આપણે ઇન્ડસ્ટ્રી 4 0 ના સંદર્ભમાં જે સ્માર્ટનેસ અને કનેક્ટિવિટી વિશે વાત કરી રહ્યા છીએ તે જોતાતેને લગતા આ વિવિધ જુદા જુદા મુદ્દાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ સૌ પ્રથમ પ્રશ્ન એ છે કે આપણે ઇન્ડસ્ટ્રી 4 0 તે વિશે વાત કરી રહ્યા છીએઆપણને આ કનેક્ટિવિટી કનેક્ટેડ મશીનરી સર્વત્ર કનેક્ટિવિટી સેન્સિંગ કનેક્ટિવિટી વગેરેની જરૂર છે તેથી પ્રશ્ન એ છે કે આપણને આ પ્રકારના કનેક્ટેડ ઉત્પાદનોની કેમ જરૂર છે તેના વિશે શું સારું છે આપણે ભૂતકાળમાં જે પણ કરી રહ્યાં હતાં તેનાથી કનેક્ટેડ પ્રોડક્ટ્સમાં રૂપાંતર કરવું છે આ મશીનરીને આ વિવિધ ઉત્પાદનો વચ્ચે કેમ જોડાણની જરૂર છે શા માટે આપણે આ મશીનોને વધુ સ્માર્ટ બનાવવાની જરૂર છે સૌ પ્રથમ ઉદ્યોગોમાં આ ભૌતિક પદાર્થો વિવિધ મશીનોને કનેક્ટ કરવા માટે આ જોડાણ જરૂરી છે બીજી વાત એ છે કે તે ખૂબ મહત્વનું છે આ ભૌતિક પદાર્થોમાંથી આ જુદા જુદા ડેટા એકત્રિત કરો અને પોતાની વચ્ચે અને કેટલાક નેટવર્ક દ્વારા ડેટાને પોતાને વચ્ચે વહેંચો ક્યાંય પણ શેર કરો જ્યાં તેનું વિશ્લેષણ થવાનું છે તેથી આ જોડાણ આવશ્યકપણે જરૂરી બનશે કારણ કે આ જોડાણ અને સ્માર્ટ પરિપ્રેક્ષ્ય દ્વારાઆપણે એકંદર સંસાધન કાર્યક્ષમતા વધારીશું સંસાધન વપરાશ અને ઉત્પાદન પ્રક્રિયામાં એકંદર ઉત્પાદકતાના સંદર્ભમાં એકંદરે કાર્યક્ષમતામાં વધારો થશે તેથી સુધારેલ સાધન કાર્યક્ષમતા સુધારેલી ઉત્પાદકતા એ કારણો છે કે શા માટે આપણે સ્માર્ટ અને કનેક્ટેડ વ્યવસાય દ્રષ્ટિકોણ લેવાની જરૂર છે તેથી ફરી એકવાર શું ફાયદા થશે પહેલાં આ ઉત્પાદનો આઇઓટી સેન્ટ્રિક સોલ્યુશન્સના ઉપયોગ કર્યા વગર અગાઉ કરવામાં આવતા હતા તેના કરતા ઝડપી દરે ઉત્પાદિત થશે સસ્તી ઉત્પાદનો વિકસિત થઈ રહી છેઆ ઉત્પાદનોનો ઉપયોગ આ સ્માર્ટ સોલ્યુશન્સના સમાવેશ દ્વારા સારી રીતે કરવામાં આવશે ઉત્પાદનની સુધારેલી રિકોલ પ્રક્રિયા એવું બને છે કે ઉદ્યોગ દ્વારા ચોક્કસ ઉત્પાદનને પાછુ ખેંચવું પડશે તેથી તે રિકોલ પ્રક્રિયા ખૂબ જ જટિલ પ્રક્રિયા છે અને ટ્રેક કરવી મુશ્કેલ છે સ્માર્ટ અને સ્માર્ટનેસ અને કનેક્ટિવિટીના સમાવેશ સાથે આ રિકોલ પ્રક્રિયા સુધારી શકાય છે પર્યાવરણીય પ્રભાવમાં ઘટાડો થયો એક છેવટે સપ્લાય ચેઇનમાં સુધારો થયો છેસ્માર્ટ સપ્લાય ચેઇન સ્માર્ટ અને કનેક્ટેડ પ્રોડક્ટ્સ રાખવાના આ વિવિધ ફાયદા છે સ્માર્ટ અને કનેક્ટ થવાનું માધ્યમ એ સેન્સરનો ઉપયોગ છે જે સ્માર્ટ સિસ્ટમ્સ બનાવવાનું મુખ્ય માધ્યમ છે સેન્સર્સ એક્ટ્યુએટર્સ સાથે સંકળાયેલા છે આ બધા સેન્સર અને એક્ટ્યુએટર્સ આ સિસ્ટમોને સ્માર્ટ બનાવશે આઇઓટીમાં નેટવર્ક મહત્વપૂર્ણ છેક્લાઉડ ક્લાઉડ કોમ્પ્યુટીંગ એ પણ મહત્વનું છે કેમ કે ઘણા બધા ડેટા ઉત્પાદિત ઉપલબ્ધ થશે જે ડેટા પર પ્રક્રિયા કરવી પડશે હેન્ડલ કરવા માટે ડેટાની વિશાળ માત્રા હશે તેથી ક્લાઉડ સંગ્રહની દ્રષ્ટિએ પ્રોસેસિંગની દ્રષ્ટિએ અને તેથી વધુ ઘણા બધા ડેટાને સંચાલિત કરશે અને આ બધી જડિત સિસ્ટમોમાં સૌથી મહત્વપૂર્ણ છે આ એમ્બેડ કરેલી સિસ્ટમોની સહાયથી આ બધા જુદા જુદા ઓબ્જેક્ટ્સને ફીટ કરવા વિવિધ એમ્બેડ કરેલા ઉપકરણોવાળી ભૌતિક ઓબ્જેક્ટ્સ જેમાં ફરીથી સેન્સર કમ્યુનિકેશન ડિવાઇસ હશેતેથી આ બધા આ પ્રત્યેક ભૌતિક પદાર્થોમાં જડિત થવાના છે સ્માર્ટનેસ અને કનેક્ટિવિટી માટે આ મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સ છે નંબર એક ગ્રાહક મૂલ્યો છે નફોનું બ્લુપ્રિન્ટકી સંસાધનો અને કી પ્રક્રિયાઓ ગ્રાહક મૂલ્યો મૂલ્ય દરખાસ્ત વિશે છે તેથી મૂલ્ય દરખાસ્તનો અર્થ એ છે કે આ બધી બાબતોના સમાવિષ્ટ થકી કે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએસ્માર્ટનેસ આઇઓટી સેન્સર્સ એક્ટ્યુએટર્સ ગમે તે રીતે ઉત્પાદન કેવી રીતે સુધારવામાં આવશેવપરાશની દ્રષ્ટિએ ગ્રાહકના દૃષ્ટિકોણથી ઉત્પાદન કેવી રીતે સુધર્યું છે મૂલ્ય દરખાસ્ત શું છે અને તે સેવાઓ જે પ્રદાન કરે છેઆ સેવાઓ કેવી રીતે સુધારવામાં આવશે એકંદરે મૂલ્ય દરખાસ્ત શું છે આગળની વસ્તુ એ સ્માર્ટનેસ અને કનેક્ટિવિટી નફાની બ્લુપ્રિન્ટ છે સ્માર્ટનેસ અને કનેક્ટિવિટી નફામાં સુધારણા માટે બ્લુપ્રિન્ટ સાથે મદદ કરશે કંપનીઓ ઔદ્યોગિક પ્રક્રિયાઓ ઉત્પાદન પ્રક્રિયાના મુખ્ય સંસાધનોની કાર્યક્ષમતામાં સુધારો કરવો પડશે સમય જતાં તેમને ટ્રેક અને ઓપ્ટિમાઇઝ કરવું પડશે અને આ જ વસ્તુ આ વિવિધ મુખ્ય પ્રક્રિયાઓ માટે પણ છે પછીની વસ્તુ તે છેઆ સ્માર્ટ અને કનેક્ટેડ ઉત્પાદનોની વિવિધ કેટેગરીઓ શું છેમોનિટર નિયંત્રણ ઓપ્ટિમાઇઝેશન અને ઓટોમેશનઆ સ્માર્ટ અને કનેક્ટેડ ઉત્પાદનોની આ વિવિધ કેટેગરી છે તેથી મોનિટરિંગ નિયંત્રણ ઓપ્ટિમાઇઝેશન અને ઓટોમેશન આ તે છે જે પોતે સમજાય તેવી કેટેગરી છે સંસાધનોનું નિરીક્ષણ કરવુંસંસાધનો જેવા સેન્સર સેન્સરથી સજ્જ આ મશીનરી જેવા સંસાધનો અને બાહ્ય ડેટા સ્રોતોનું નિરીક્ષણ આ મહત્વપૂર્ણ છેતેથી તમામ પ્રકારના વિવિધ સંસાધનોનું નિરીક્ષણ અને આ વિવિધ સંસાધનોના ઉપયોગ દ્વારા થતી અસરોનું નિરીક્ષણ આ મશીનરીની આરોગ્ય દેખરેખ ઉત્પાદનોના આરોગ્ય નિરીક્ષણ જેવા પ્રભાવોજો કંઈક ઘટી ગયું હોય જો ભવિષ્યમાં જનરેટ કરનારા ચેતવણીઓમાં કોઈ વસ્તુ ડાઉનટાઇમ વધારવાની સંભાવના છે તો તે પણ એકંદર કાર્યક્ષમતાને સુધારવામાં મદદ કરશે તેથી આ બીજી અસર છે અને અવરોધો સામે પગલાં લેવીમોનિટરિંગની દ્રષ્ટિએ પણ આ ત્રીજી અસર છે સ્રોત નિયંત્રણ ઓપ્ટિમાઇઝેશન માટે ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ કસ્ટમ ડિઝાઇન સોફ્ટવેર અથવા અન્ય સોફ્ટવેરના ઉપયોગ દ્વારા આ સંસાધનોનું નિયંત્રણ અને આ જુદા જુદા સોફ્ટવેરના ઉપયોગ દ્વારા આ સંસાધનોના ઓપ્ટિમાઇઝેશન આ સોફ્ટવેર ઓપ્ટિમાઇઝેશન પ્રક્રિયા અને અસરોમાં મદદ કરી શકે છેઅંતિમ વપરાશકર્તાઓની જુદી જુદી આવશ્યકતાઓને આધારે ઉત્પાદનો અને ઉત્પાદનોના વ્યક્તિગત કરણને નિયંત્રિત કરવું આપણે વિવિધ ઓપ્ટિમાઇઝેશન સોલ્યુશન્સ અને વિવિધ અલ્ગોરિધમ્સના ઉપયોગ વિશે ચર્ચા કરી રહ્યા છીએ સિસ્ટમ અથવા મશીનરીના એકંદર પ્રભાવને વધારવા અથવા દૂરસ્થ સેવાઓ સક્ષમ કરવા અને ઉત્પાદનને સુધારવામાં સહાય કરે છે આ સંસાધનોનું ઓટોમેશન મોનિટરિંગ કંટ્રોલ અને ઓપ્ટિમાઇઝેશન ક્ષમતાઓ ઓટોમેશન માટે જુદા જુદા સોફ્ટવેર એલ્ગોરિધમ્સનો ઉપયોગ કરવો પડશે અને અસર આ જુદા જુદા ઉત્પાદનોના સ્વાયત્ત પ્રભાવમાં આવી રહી છે વ્યવસાયના દ્રષ્ટિકોણથી સ્માર્ટ સિસ્ટમ્સ ખૂબ મહત્વપૂર્ણ છે તેથી આ વ્યવસાય મોડેલ શું છે સ્માર્ટ બિઝનેસ મોડેલ શું છે અમને શા માટે આ સ્માર્ટ બિઝનેસ મોડેલની જરૂર છે તેથી વર્તમાન પ્રક્રિયાઓને ઓછા ખર્ચાળ વધુ કાર્યક્ષમ બનાવવા અને વધેલી આવક પ્રાપ્ત થતાં સુધારવા માટે આપણને સ્માર્ટ બિઝનેસ મોડેલની જરૂર છે તેથી તમારે અપેક્ષિત આવક વત્તા પ્રાપ્ત કરવાની જરૂર છે કેટલાક વધારાની રકમ પણ ઘણીવાર જરૂરી હોય છે તેથી તમારી પાસે સ્માર્ટ બિઝનેસ મોડેલ હોવું જરૂરી છે એટલે કે તે એકંદર પ્રક્રિયા ખર્ચ ઘટાડવામાં મદદ કરશે પ્રક્રિયાઓને વધુ કાર્યક્ષમ બનાવશે અને અપેક્ષિત આવકને પહોંચી વળશે અને હકીકતમાં અપેક્ષિત આવકને વટાવીશું તેથી આ સ્માર્ટ બિઝનેસ મોડેલ મૂલ્ય દરખાસ્તના કેટલાક મુખ્ય લક્ષણો છે જેની પહેલાં મેં ઘણી વાતો કરી છે તેથી ઉત્પાદન અને તે ગ્રાહકોને આપેલી સેવાઓની દ્રષ્ટિએ ગ્રાહકો માટે તેનું શું મૂલ્ય હશેમૂલ્ય દરખાસ્ત હશે જ્યારે તમે સ્માર્ટ બિઝનેસ મોડેલ સાથે આવવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ ત્યારે આ પ્રથમ મુખ્ય લક્ષણ છે મહેસૂલ પ્રવાહનો અર્થ થાય છે કે આવકના જુદા જુદા સ્રોત શું છે વિવિધ સ્રોત કયા છે કે વિવિધ સ્રોતમાંથી આવક ઉત્પાદન પ્રક્રિયામાં મદદ કરવા અથવા કોઈ ચોક્કસ પ્રોજેક્ટ હાથ ધરવા માટે આવી શકે છે તેથી આવકના જુદા જુદા સ્ત્રોત કે જે આવકનો પ્રવાહ છે અને છેવટે તે ઉત્પાદનની પ્રક્રિયામાં મદદ કરવા માટે આવકનો ઉપયોગ કરવામાં આવશેવિવિધ ખર્ચ થાય છે તેથી તે આવકનો પ્રવાહ છે અને વિવિધ તકનીકો કે જેનો ઉપયોગ કરવામાં આવશે તે એ સ્માર્ટ બિઝનેસ મોડેલના ત્રણ જુદા જુદા કીમુખ્ય લક્ષણો છે જો આપણે સ્માર્ટ બિઝનેસ મોડેલમાં મૂલ્ય નિર્માણ વિશે વાત કરી રહ્યા છીએ તો ત્યાં વિવિધ દ્રષ્ટિકોણ વિવિધ પાસાઓ છે તે સમજવાની જરૂર રહેશે એક નવીનતા કેન્દ્રિતતા બીજું કાર્યક્ષમતા કેન્દ્રિતતા લોક ઇન સેન્ટ્રીસિટી અને પૂરકતાઆ ચાર જુદા જુદા દ્રષ્ટિકોણ છે જેને સમજવાની જરૂર રહેશે તેથી સ્માર્ટ બિઝનેસ મોડેલમાં મોનિટર કરવું તે મહત્વનું છેજો તમારે સ્માર્ટ બિઝનેસ મોડેલ સાથે આવવું છે આ મુખ્ય વસ્તુઓ છે જેઆપણે જોયું છે કે આપણે મોનિટર કરવાની જરૂર છે આપણી પાસે કંટ્રોલ મિકેનિઝમ હોવાની જરૂર છે અને થોડું ઓપ્ટિમાઇઝેશન જરૂરી છે આપણી પાસે મશીનોના આરોગ્ય પર દેખરેખ રાખવા જેવી વસ્તુઓ છે તેથી મશીનોનું આરોગ્ય કેટલીક ક્રિયાઓ કરીને વિવિધ ચેતવણીઓ આપવીતો પછી નિયંત્રણ માટે આપણી પાસે શું છે ઉત્પાદનનું નિયંત્રણવ્યક્તિગતકરણ તેથી વૈવિધ્યપૂર્ણ આવશ્યકતાઓને આધારે આ પ્રકારનું નિયંત્રણ અને વૈયક્તિકરણ કરી શકાય છે આપણી પાસે ઓપ્ટિમાઇઝેશન છેઅહીં વિવિધ ઓપ્ટિમાઇઝેશન એલ્ગોરિધમ્સના ઉપયોગ દ્વારા આપણે સિસ્ટમ પ્રક્રિયાની કામગીરી અને તેથી પ્રદર્શન અને પછી ઉત્પાદન સુધારણા અને દૂરસ્થ સેવા પણ સુધારવા માંગીએ છીએ આ એક વસ્તુ છેતેથી આ બધી વસ્તુઓ શાની સહાયતાથી કરી શકાય છે કરોડરજ્જુ શું છે બેકબોન એ વિવિધ સેન્સર ડેટા સેવાઓ એક્ટ્યુએટર્સ અને હકીકતમાં વિવિધ એપ્લિકેશન અને નેટવર્કનો ઉપયોગ છે એક ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ જેનો મેં ઉલ્લેખ કર્યો નથી તે છે એલ્ગોરિધમ્સ વિવિધ એલ્ગોરિધમ્સ કે જે આ બધાને પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે મોનિટર કરવા અલ્ગોરિધમનો નિયંત્રણ અને ઓપ્ટિમાઇઝેશન માટે અલ્ગોરિધમ્સ તેથી આપણે આવું કંઈક લાવવાની જરૂર છેવ્યવસાય મોડેલ એક સ્માર્ટ વ્યવસાય મોડેલ કે જે આ વિશે વાત કરી છે તે એકંદર વસ્તુ પ્રાપ્ત કરવામાં સહાય કરી શકે છે તેથી સ્માર્ટ બિઝનેસ મોડેલને આ બધી જુદી જુદી વસ્તુઓ ધ્યાનમાં લેવાની જરૂર રહેશે આપણને શા માટે સ્માર્ટ બિઝનેસ મોડેલની જરૂર છે કારણ કે કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે ઉત્પાદકતામાં અને વ્યવસાયિક કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે આવશ્યક રીતે સ્વાયત્ત સિસ્ટમો પ્રાપ્ત કરવામાં મદદ મળશે આપણે મૂલ્ય દરખાસ્તની તપાસ કરી રહ્યા છીએ જ્યાં આપણે જોયું છે કે આ નવીનતા પાસા કાર્યક્ષમતા લોક ઇન અને પૂરકતા છે આ એક સ્માર્ટ બિઝનેસ મોડેલમાં વિવિધ મૂલ્ય નિર્માણ પાસાઓ છે આપણી પાસે મૂલ્ય કેન્દ્રિત વ્યવસાયિક મોડેલ હોવું જરૂરી છે જે ગ્રાહકોને ગ્રાહકો માટે મૂલ્યવાન લાગે છે આ પ્રકારનું મૂલ્ય કેન્દ્રિત વ્યવસાય મોડેલ નવા બજારોને ખુલશે નવી સેવાઓ ઉકેલો આપશે જે નવીન છે નવું છે જે ગ્રાહકોને ઉપયોગી આકર્ષક લાગે તે પહેલાં આપણે ત્યાં નથી તેથી તે મૂલ્ય કેન્દ્રિતતા છે આગળની વસ્તુ કાર્યક્ષમતા છે ઉત્પાદનોને સુધારવાની દ્રષ્ટિએ કાર્યક્ષમતા ઝડપી ઉત્પાદકતા સરળ ઉત્પાદન પ્રક્રિયાઓ પારદર્શક ઉત્પાદન પ્રક્રિયાઓ જે ભૂલોને દૂર કરો અથવા થતી ભૂલોની સંખ્યા ઘટાડવી એકંદર કાર્યક્ષમતા કેન્દ્રિતતા લોક ઇન સેન્ટ્રિક બિઝનેસ મોડેલ ગ્રાહકને સ્થળાંતર થવાથી રોકે છે સમય અવધિમાં એક લોક હશે જે દરમિયાન ગ્રાહકો એક વિક્રેતાથી બીજા વિક્રેતા તરફ સ્થળાંતર કરશે નહીં આ સ્વિચિંગ ખર્ચ ઘટાડવામાં મદદ કરશે અને આ વિવિધ ગ્રાહકો સપ્લાયર્સ અથવા વિક્રેતાઓ વચ્ચે વિશ્વાસ વધારવામાં સુધારણા કરશે પૂરક વ્યવસાયિક મોડેલ ઉત્પાદનો અને સેવાઓ ઓનલાઇન અને ઓફલાઇન સંપત્તિ તકનીકીઓ પ્રવૃત્તિઓ આ બધી જુદી જુદી પૂરક ચીજો જેવી ચીજો વિશે વાત કરે છે જે સ્માર્ટ બિઝનેસ મોડેલ સાથે આવવા માટે જરૂરી છે તેથી કયા સ્તરો અને તકનીકીઓ છે જે મૂલ્યો બનાવવામાં મદદ કરશે પ્રથમ નંબર ભૌતિક સ્તર છે બીજો કનેક્ટિવિટી સ્તર છે અને ત્રીજો ડિજિટલ સ્તર છે આ એકંદર આર્કિટેક્ચર છે જે આ વસ્તુમાં મદદ કરી શકે છે અને આ તેમાંના વિવિધ ઘટકો છેઆપણી પાસે ભૌતિક સ્તર ડિજિટલ સ્તર અને કનેક્ટિવિટી સ્તર છે તેથી આ દરેક સ્તરોમાં આપણે સેન્સર્સ માઇક્રોકન્ટ્રોલર્સ વિશે વાત કરી રહ્યા છીએ આપણે પ્રોસેસર્સ વિશે વાત કરી રહ્યા છીએ તે ડિજિટલ લેયર જે આ વિવિધ અલ્ગોરિધમ્સના અમલીકરણમાં મદદ કરી શકે છે પ્રક્રિયાઓમાં એકંદર કાર્યક્ષમતા જેનો અમલ કરવો પડશે તેથી પ્રોસેસર દ્વારા ડિજિટલ લેયરમાં આ બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે સ્ટોરેજ એટલે આ ડેટા સ્ટોરેજ અને કનેક્ટિવિટીની દ્રષ્ટિએ આ બધી જુદી જુદી તકનીકો ઝિગબી બ્લૂટૂથ 3 જી 4 જી એનએફસી આરએફઆઈડી ઝેડ વેવ વાઇ ફાઇઆ કોર્સનો મૂળ પરિચય ઘટક છે આ બધા કનેક્ટિવિટી સ્તરના ઘટકો છે એકંદર આર્કિટેક્ચરમાં આ ત્રણ સ્તરો છે સેન્સર્સની મદદથી ડેટા એકત્રિત કરવા અને પ્રાપ્ત કરવા માટે ભૌતિક સ્તર જવાબદાર છે અને વિવિધ માઇક્રોકન્ટ્રોલર્સ અને માઇક્રોપ્રોસેસરથી સજ્જ છે કનેક્ટિવિટી લેયર આઇપી નેટવર્ક ઝિગબી એનએફસી અને બ્લૂટૂથ જેવી વિવિધ કનેક્ટિવિટી તકનીકોનો ઉપયોગ કરીને એકંદર કનેક્ટિવિટી સ્માર્ટ ડિવાઇસેસ સ્માર્ટ સેવાઓ વિશે વાત કરે છે ડિજિટલ સ્તરો ડેટા પ્રોસેસિંગ અને તેથી વધુ ડેટા વિશ્લેષણ કરતી ડેટા સ્ટોર કરવાની વાત કરે છે તેથી અહીં સ્માર્ટ અને કનેક્ટેડ બિઝનેસ મોડેલના બે ઉદાહરણો છેએક એમેઝોનનું ડેશ બટન છે જ્યાં મૂલ્ય દરખાસ્ત એ લોક ઇન મૂલ્ય દરખાસ્ત છે આવકના પ્રવાહ એ ઓછી કિંમતના આવકના પ્રવાહો છે ભૌતિક સ્તર Wi Fi સક્ષમ એમ્બેડ ઉપકરણોથી સજ્જ છે કનેક્ટિવિટી લેયર Wi Fi સક્ષમ છે અને ડિજિટલ સ્તર મોબાઇલ એપ્લિકેશનો દ્વારા કનેક્ટ થયેલ છે એ જ રીતે આપણી પાસે બીજું ઉત્પાદન સેમિઓસ છે જે એકંદરે કાર્યક્ષમતામાં સુધારો કરવાની વાત કરે છે મૂલ્ય દરખાસ્ત એ કાર્યક્ષમતામાં સુધારો કરવાની કાર્યક્ષમતા છે આવકના પ્રવાહ વાર્ષિક સબ્સ્ક્રિપ્શન્સ 24X7 મોનિટરિંગ અને સહાય દ્વારા થાય છેભૌતિક સ્તર જમીનના ભેજ જંતુ રોગ હવામાન નિરીક્ષણ અને તેથી વધુ માટે સેન્સરની રચના કરે છે કનેક્ટિવિટી લેયર સેલ્યુલર છે અને ડિજિટલ લેયરમાં વિવિધ મોબાઇલ એપ્લિકેશનનો સમાવેશ થાય છે વ્યવહારમાં સ્માર્ટ અને કનેક્ટેડ વ્યવસાયિક મોડલ્સના અમલના આ બે ઉદાહરણો છે તેથી આ ફરીથી કેટલાક સંદર્ભો છે આ વ્યાખ્યાનમાં એવા ખ્યાલોને આવરી લેવામાં આવ્યા છે કે જેઓ આપણે કરવા જેવું છે આપણે શા માટે કરવાની જરૂર છે તેના એકંદર વ્યવસાય પરિપ્રેક્ષ્યને સમજવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છેતેનો અર્થ એ કે ઇન્ડસ્ટ્રી 4 0 તરફ રૂપાંતર આ બધા સ્માર્ટ ડિવાઇસીસના સમાવેશ દ્વારા અને તેથી વધુ દ્વારા આપણે ઇન્ડસ્ટ્રી 4 0 તરફ પરિવર્તન લાવવાનો ઇરાદો રાખીએ છીએ આપણે દરેક વસ્તુને સ્માર્ટ બનાવવાની દિશામાં સંક્રમણ કરવા માંગીએ છીએ પરંતુ સવાલ એ છે કે આપણે સ્માર્ટ બનાવવાની જરૂર કેમ નથી મૂલ્ય દરખાસ્ત શું છે એ વ્યવસાય દ્રષ્ટિકોણ પરિપ્રેક્ષ્ય આ પ્રકારને અપનાવવાથી કઈ કઈ બાબતોમાં સુધારો થવા જઈ રહ્યો છે કનેક્ટેડ દ્વારા પરંપરાગતમાંથી સ્માર્ટમાં રૂપાંતર અને આ વિશે આપણે આ ખાસ વ્યાખ્યાનમાં ચર્ચા કરી છે તેથી ઉદ્યોગના નિર્માણ માટે આ બાબતોને સમજવું ખૂબ જરૂરી છે ઇન્ડસ્ટ્રી 4 અને આને ઉદ્યોગના કર્મચારીઓને પણ શિક્ષિત કરવાની જરૂર છે જેમણે આ ઇન્ડસ્ટ્રી 4 માં પરિવર્તન લાવવાની જરૂર છે કારણ કે આ મૂલ્ય દરખાસ્ત અને આ બધી બાબતોના ઉપયોગ કામદારો સુધી પરિવર્તન દ્વારા સમજી શકાય છેતેઓ આ રૂપાંતર કરી શકશે નહીં તેઓ આ રૂપાંતરની પ્રશંસા કરી શકશે નહીં અને જેના કારણે આખી કવાયત નિષ્ફળ થઈ શકે છે આ સાથે આપણે અહીં અટકીએ છીએ અને આ પ્રવચનો આ વિભાવનાઓને ખ્યાલોને જે આપણે આ વ્યાખ્યાનમાં આવરી લીધા છે તે પછીના વ્યાખ્યાનોને વધુ સમજવામાં મદદ કરશે જેને આપણે આ કોર્સમાં આવરી લેવા જઈ રહ્યા છીએ